બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના આપણા NPTEL ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે સોલિડ્સના પ્રોજેક્શન વિશે શીખતા આપણે લેક્ચર નંબર 43 પર છીએ ચાલો આપણે એક ઉદાહરણ લઈએ હોરીઝોન્ટલ પ્લેન પર મૂકાયેલ ત્રિકોણાકાર પ્રિઝમ જો આ સ્થિતિ વર્ટિકલ પ્લેન અને હોરીઝોન્ટલ પ્લેનમાં કેવી દેખાય છે તેવું તે કહે છે ઉદાહરણ તરીકે આ ત્રિકોણાકાર પ્રિઝમ છે જેનું શિરોબિંદુ અને અક્ષ છે હવે જો ઉદાહરણ તરીકે બેઝમાંની કોઈ એક ધાર કદાચ આ એક અથવા આ એક અથવા બીજી એક બેઝને સમાંતર ધારમાંથી એક જ્યારે આપણે ઉપરના દેખાવમાં જોઇએ તો આ સંપૂર્ણ બિંદુઓ આ એક જ કેન્દ્ર બિંદુ ટોચ પર સંકોચાઈ જઈને એકઠા થાય છે અને આપણે આ ત્રણ ધારને તેમજ આ ધાર જોવાની સ્થિતિમાં હોઈશું તેથી આ જ કારણ છે કે આપણી પાસે આ સતત લીટીઓ છે હવે જો આપણે ઉપરના ઉપરનાં દેખાવમાં જોઈએ છીએ તો તે ત્રિકોણ જેવું લાગે છે અને જો આપણે આગળના દેખાવમાં જોઈએ છીએ કારણ કે એક ધાર સમાંતર છે તેથી જો આપણે આ બાજુ થી જોતા હોઈએ તો આ પણ દેખાય છે તેવું માનવામાં આવે છે અને આ રેખાઓ આ બિંદુએ છેદે છે કારણ કે આ સમાંતર રેખા છે આ આખી લાઇન આ લાઈન ધારની લાઇન બધા સમયે મેપ થાય છે તેથી આ હંમેશા તે લાઈન દ્વારા મેપ કરવામાં આવે છે તેથી આપણે જે જોશું તે આગળની એક સતત લીટી છે આ આખી લાઈન શિરોબિંદુ તરફ જાય છે અને આ સમગ્ર સપાટી તે સપાટીમાં મેપ થાય છે તેથી આપણે જોશું કે ત્રિકોણ એક સપાટી છે એ જ રીતે આ આખી સપાટી પર આ સમગ્ર સપાટીનો મેપ થાય છે અને આપણે બીજું એક જોશું નામ આપવા માટે હંમેશાં ઉપરના દેખાવમાં આપવું જોઈએ આપણે a b c પ્રકારની વસ્તુઓ વિનાજ કરીશું આગળનાં દેખાવમાં આપણી પાસે હંમેશાં a b c હોય છે અને તેથી આગળ ના અક્ષરો પણ હોઈ શકે ચાલો આ બેઝ એજમાંથી કોઈ એક ફેરવીએ તેથી ચાલો આ હોવાને બદલે ચાલો ઇન્કલાઇન્ડ પ્રિસ્મ ધ્યાને લઇએ તે કિસ્સામાં ઉપરના દેખાવથી આ બિંદુ ત્યાં મેપ થાય છે b અને c એકરુપ છે જે કારણ છે કે b c o દેખાશે અને ત્યાં એક લાઈન છે જે જાય છે અને તે પોઇન્ટ સાથે જોડાય છે તેથી ત્યાંથી બધી રીતે આપણે તેને તે દ્વારા જોડીએ છીએ એક કરતા વધુ બિંદુઓ જો ત્યાં છે તો આપણે તેમાંના કોઈ એકને બહાર બતાવીશું અદ્રશ્ય બિંદુ અથવા મેપ બિંદુ જે પાછળની બાજુ છે અમે તેને કૌંસમાં બતાવીશું તેથી અહીં જો આપણે આ બાજુથી જોઈ રહ્યા છીએ બિંદુ b દૃશ્યમાન થશે તો તે આગળના દેખાવમાં તે b છે તે જ કારણ છે પરંતુ c પોઇન્ટ તે અદ્રશ્યની પાછળનો ભાગ હશે તો કૌંસની અંદર આપણે તેને બતાવીશું એ જ રીતે ઉપરના દેખાવમાં o બિંદુ અને o એક o1 અદ્રશ્ય છે કારણ કે તે તે પ્રિસ્મથી નીચે ક્યાંક અહીં જાય છે ઉપરનાં દેખાવમાં આ o છે તેથી જ્યારે આપણે આને ઉપરનાં દેખાવમાં જોઈશું ત્યારે તે o દૃશ્યમાન થઈ જશે o 1 અદૃશ્ય થઈ જશે એ જ રીતે જ્યારે આપણે ફ્રન્ટ વ્યૂમાંથી જોઈએ છીએ o બિંદુ o તરફ જાય છે ફ્રન્ટ વ્યૂમાં હંમેશા ડેશ હોવું જોઈએ અને o 1 જે તે એક અદ્રશ્ય છે તેથી આપણે તેને કૌંસમાં બતાવીએ છીએ અને આ અક્ષને ડેશ ડોટ લાઇનો માટે દરેક સમયે એ જ પ્રમાણે મેપ કરવું હવે આ b પોઇન્ટ અને c પોઇન્ટ હોવાને બદલે સહેજ ઓફસેટ બનાવવા સાથે સુસંગત છે તેથી આ દિશામાં આને થોડું ફેરવો જો આપણે તે કરીશું તો b દ્રશ્યમાન થાય છે તે જાય છે અને b માંથી એક લાઇન છે જે જાય છે અને ટોચના શિરો બિંદુ પર જોડાય છે તે આ બિંદુ હશે આ કિસ્સામાં c bc સપાટી પણ દૃશ્યમાન થાય છે તેથી આપણી પાસે આ સપાટી હશે એ જ રીતે આગળના દેખાવમાં આ ab o સપાટી દેખાશે તો a o અને b સપાટી છે આ o o 1 o o 1 o 1 એ અદૃશ્ય છે o જોઈ શકાય છે એ જ કારણ છે જેને લીધે આપણે તેને ડેશ ડોટ લાઇન દ્વારા બતાવીએ છીએ કારણ કે તે થોડી ઇન્કલાઈન્ડ પણ છે તેથી સ્વાભાવિક રીતે આ લાઇન ગમે તે જગ્યાએ જોડાવા જઈ રહી છે તે પણ ઇન્કલાઈન્ડ જ હશે હવે આ આધાર ધાર કે જે વર્ટિકલ પ્લેનની સમાંતર છે તેની જગ્યાને બદલે અને વર્ટિકલ પ્લેનની નજીક આપણે શું પૂછશું તે છે કે જો આ આધારરેખા વર્ટિકલ પ્લેનની સમાંતર છે પરંતુ હોરીઝોન્ટલ પ્લેનથી ખૂબ દૂર છે જ્યાં આ એક તેની નજીક હશે જો તે પરિસ્થિતિ હોય તો આપણી પાસે a b અને c તે રીતે હશે એક જ વસ્તુ જો આપણે લાઇનો પ્રોજેક્ટ કરી રહ્યા હોઈએ તો તે a તરફ જાય છે આ એક b માં જાય છે અને o ફરી o તરફ જાય છે આ આખી સપાટી દેખાશે તેથી આ સમગ્ર સપાટી દૃશ્યમાન થશે આ પાછળની લાઈનો આપણે જોઈ શકતા નથી તે જ કારણ છે કે આપણે તેને ડેશિંગ લાઇન દ્વારા બતાવીએ છીએ જો તમે તેને કાળજીપૂર્વક અહીં નોંધશો તો o o 1 ડેશડ ડોટ લાઇનો માનવામાં આવે છે પરંતુ પદાર્થના પરિમાણો આ કિસ્સામાં તે અક્ષ કરતાં વધુ મહત્વપૂર્ણ છે તેથી તે સીથી ઓ થી સી કોઈપણ અદ્રશ્ય લીટી અમે તેને તે ડેશ લાઇટ્સ દ્વારા બતાવીએ છીએ તેથી અમે તે અક્ષો બતાવતા નથી અને અક્ષો કરતા આ અદ્રશ્ય માપો માટે વધુ પ્રાધાન્ય આપીએ છીએ હવે ચાલો આપણે એક વધુ ઉદાહરણ થી જોઈએ કે હોરીઝોન્ટલ પ્લેન પર એક સિલિન્ડર રહેલો છે પરંતુ કદાચ તેનું જનરેટર હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહ્યું છે પ્રથમ ઉદાહરણને બદલે આં વખતે વર્ટિકલ સિલિન્ડર આપણે જે જોશું ત્યાં આડો સિલિન્ડર મૂકેલો છે ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે આ વર્ટિકલ પ્લેન છે અને આ હોરીઝોન્ટલં પ્લેન છે અને આપણું સિલિન્ડર કદાચ તે રીતે રહેલું છે આ હોરીઝોન્ટલં પ્લેન છે અને આ વર્ટિકલ પ્લેન છે જ્યારે આપણે તે જોઈએ છીએ કે તે ફક્ત આ બિંદુઓ ને જ સ્પર્શે છે જે લાઈન તે ત્યાં જોડાઈ રહી છે તે ફક્ત બાકીના બિંદુઓ ને સ્પર્શે છે તે જનરેટરને સ્પર્શે નહીં તેથી જ્યારે આપણે તે દિશામાં જોઈશું ત્યારે હોરીઝોન્ટલ પ્લેન તેને ફેરવશે ત્યારે આપણે તેને લંબચોરસ જેવું જોઇશું અને આ તે વર્તુળમાં તે રીતે મેપ થાશે અને તે ફક્ત એક જ બિંદુએ સ્પર્શે છે એક બિંદુ સંપર્ક જે તમારી પાસે હશે તેથી તે લાઈન ની સાથે જો તમે આગળના દેખાવમાં નજર કરી રહ્યા છો તો તે એક બિંદુ હશે અને અક્ષ હંમેશા ડેશ ડોટ લાઇન હશે અને તમારી પાસે o પોઇન્ટ અને o 1 પોઇન્ટ o o 1 પોઇન્ટ હશે તેથી તે અહીં o અને o 1 બિંદુઓ હશે હવે જો કોઈ શંકુ હોરીઝોન્ટલ પ્લેન પર રહેલો છે તે બેઝ પર નહીં પરંતુ તેના જનરેટર પર રહેલો છે પછી કોઈપણ રીતે જો આપણે તેને ઉપરનાં દેખાવમાં જોઈએ છીએ તો તે ત્રિકોણ હશે કારણ કે તે એક શંકુ છે જે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલો છે આ શિરોબિંદુ હંમેશાં તળીયા ને સ્પર્શે છે અને તે અહીં આપેલું છે જ્યારે તમે આ દિશા તરફ થી જોતા હોવ તેમ છતાં તે એક શંકુ છે જે ઇન્કલાઇન્ડ છે આ પ્રોજેક્શન્સ ને કારણે આપણે હંમેશાં આ વર્તુળમાં મેપ કરેલું બધું જોઇએ છે તે એક લંબ કોણીય શંકુ છે જે એક કારણ છે જેથી આપણે એકમાત્ર વર્તુળ જોવા મળે છે આ બિંદુ હોરીઝોન્ટલ પ્લેનના આધાર પર છે તેનો અર્થ એ કે તે સંપૂર્ણ લાઇન જનરેટર લાઇનો જે વર્ટિકલ દિશામાં ઇન્કલાઇન્ડ છે કે જ્યારે આપણે તેને તે દિશામાં ફ્લિપ કરી રહ્યા છીએ જે તે બિંદુ સાથે સંપૂર્ણ રીતે સુસંગત થઇને મળે છે એ જ રીતે જો આપણે વર્ટિકલ પ્લેનને લંબરૂપે રહેલા પ્રિઝમ ને જોઈ રહ્યા છીએ તો પ્રિઝમની અક્ષ વર્ટિકલ પ્લેનને કાટખૂણે છે ઉદાહરણ તરીકે જો આપણે પ્રિઝમની જેમ કંઈક પસંદ કરી રહ્યાં હોઈએ તો તે રીતે એક બોક્સ જેવું હોઈ શકે છે જો આપણે આ પ્રકારના પ્રિઝમ તરફ ધ્યાન આપતા હોઈએ છીએ તો બધું અક્ષ પણ વર્ટિકલ પ્લેનને કાટખૂણે છે જે આપણે જોશું તે અહીં એક લંબચોરસ છે અને અહીં તે પણ લંબચોરસને મેપ કરે છે તેથી આપણે જે જોશું તે તે રીતે એક લંબચોરસ છે જુદા જુદા પ્રકારનાં પ્રિઝમ તે પણ વિવિધ પ્રકારના પ્રોજેક્શન્સ સાથે મળશે ઉદાહરણ તરીકે ચાલો આપણે પંચકોણિય પ્રિઝમ પર વિચાર કરીએ તેથી અક્ષ વર્ટિકલ પ્લેન સાથે કાટખૂણે છે જેનો અર્થ થાય છે જ્યારે આપણે દેખાવ પર નજર રાખીએ છીએ ત્યારે પેન્ટાગોન ફક્ત વર્ટિકલ પ્લેનમાં જ દેખાશે અને આ એક શક્યતા છે જ્યાં વર્ટિકલ પ્લેન પર અક્ષ કાટખૂણે હોય છે જ્યારે આપણે ઉપરના દેખાવથી જોઈ રહ્યા છીએ આ બિંદુઓનો મેપ લાઈન જેવી રેખાઓ તરફ કરીશું અને આપણે તે અને આ રેખા સંપૂર્ણપણે ઉપરના દેખાવમાં ફરી એક સતત લીટી દેખાય રહી છે આ એક ત્યાં દૃશ્યમાન મેપ હશે પરંતુ આ બિંદુઓ તે છે તેની ધાર દેખાશે નહીં તેથી આપણે તેને ડેશેડ લાઇનો દ્વારા બતાવીએ છીએ વર્ટિકલ પ્લેનમાં સમાન અક્ષો લંબરૂપ હોય છે તે કીસ્સામાં પરંતુ ધાર તે હોરીઝોન્ટલ પ્લેન પર રહેલી નથી આ ભાગ જેવું કંઈક જો આપણે આ શોધી રહ્યા છીએ તે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહ્યું છે પરંતુ જો તે થોડો ઇન્કલાઇન્ડ હોય તો તેને કદાચ આ દિશામાં ફેરવો ફક્ત આ લાઇન સંપર્ક અથવા બિંદુનો સંપર્ક આપણી પાસે મળે છે પછી જ્યારે આપણે ઉપરના દેખાવમાં જોતા હોઈશું ત્યારે આપણે એક ધારની સમજણની સ્થિતિમાં આવીશું આ પણ આપણે એક ધાર તરીકે જોશું અને આ એક પણ આપણે જોશું કારણ કે આ આખી પ્લેનની સપાટી આપણે ફરીથી ધારની જેમ જોશું અને આ રેખાઓ આપણે સતત લાઇનો તરીકે જોશું આ એક આ ધાર અદ્રશ્ય છે તેથી આપણે તેને ડેશેડ લાઇનો દ્વારા બતાવીએ છીએ અને આ એક દૃશ્યમાન થશે તેથી અમે તેને સતત લાઇનથી બતાવીએ છીએ એ જ રીતે જો પ્રિઝમની અક્ષ પણ વર્ટિકલ પ્લેનને લંબરૂપ છે અને કોઈ એક ધાર પર પડી રહેલું હોય તો એક વાર પણ દેખાશે અને આ આખી સપાટી હોરીઝોન્ટલ પ્લેન ને સમાંતર છે આ કીસ્સામાં એક અદ્રશ્ય રેખા છે તો અદ્રશ્ય લાઈન ડેશેડ લાઇન છે અને આ આખી સપાટી આપણે તેને આ ઓબ્જેક્ટ તરીકે જોશું તેથી તે ભરેલી સપાટી છે તેવી જ રીતે આ સમગ્ર સપાટી આપણે આના જેવી જ ભરેલા ઓબ્જેક્ટ તરીકે બીજી ભરેલી ઓબ્જેક્ટ તરીકે જોશું તેથી સતત લાઇન આ એક પ્રીઝમ છે જેમાં આપણી પાસે પ્રોજેક્શન્સ હશે જો હું ઉદાહરણ તરીકે તે પ્રિઝમનું એક બાજુનો દેખાવ દોરવા માંગું છું તો આ દિશામાં હું કલ્પના કરવા માંગું છું પછી આ રેખાઓ ત્યાં મેપ થશે આ એક લંબચોરસ માં જાય છે આ તે આપણે કંઈક એવું જોવાનું શરૂ કરીએ છીએ કે કદાચ આ આખી વસ્તુ તે રીતે જોશું આ રેખાઓ અહીંયા મેપ થાય છે તેથી તે આ આપેલી છે કારણ કે તે બરાબર મધ્યમાં સ્થિત છે જો મિડલાઇન જેવું કંઇક છે જે નીચે છે તે નીચે આપણે તે લાઈન જોશું તો આ લાઈન એક અક્ષની જેમ વધુ વર્તે છે અને આપણે અહીં જોશું આપણે તે લાઈન જોશું આપણી ડાબી બાજુની બાજુ આ રીતે દેખાય છે હવે આપણે પિરામિડ લઈએ અને તેની અક્ષ વર્ટિકલ પ્લેન પર લંબરૂપ છે તેથી પિરામિડ એ પેન્ટાગોનલ પિરામિડ છે તેથી આ બધા બિંદુઓ શિર્ષક માંથી થઇને તેને લીધે ત્યાં કનેક્ટ થવા જઇ રહ્યા છે અને અક્ષ વર્ટિકલ પ્લેનને કાટખૂણે રહેલી છે અને તેમનો ઍક બેઝ પડી રહેલો છે તો સૌ પ્રથમ પેન્ટાગોન આગળના દેખાવમાં દોરો અને આપણે જોઈ રહ્યા છીએ કે આ આગળનો દેખાવ છે તેથી સંપૂર્ણ શિર્ષક શંકુ 1 એ બિંદુ પર મેપ કરેલું છે આ તમામ ત્રાસી ધાર આ બિંદુ પર મેપ કરે છે હવે આપણે ઉપરના દેખાવમાં થી જોવાનું છે જ્યારે આપણે સપાટીની નીચે રહેલી આ ધારને ઉપરથી જોતા હોઈશું ત્યારે આપણે તેને તે રીતે જોશું હવે આ સપાટી દૃશ્યમાન છે અને આ રેખા પણ દૃશ્યમાન છે સપાટી જે પણ કનેક્ટ થઈ રહી છે તેથી આ એક જ્યારે આ રેખાઓ અદ્રશ્ય છે આ રેખાઓ અદ્રશ્ય વસ્તુઓ છે આનો અર્થ એ કે તે સમગ્ર ઇન્કલાઇન્ડ સપાટી જે તે દિશામાં આવી રહી છે તેથી તે બિંદુઓ તેને ડેશ્ડ રેખાઓ દ્વારા બતાવશે એ જ રીતે જો તે જો આધાર જુદી જુદી દિશાઓ તરફ વળેલું હોય તો આપણી પાસે આ રીતે દેખાવો હશે આ તે સંપૂર્ણ આધાર છે જેને આપણે તેને એક ખૂણા વડે ફેરવવા માંગીએ છીએ અને અક્ષ હંમેશા વર્ટિકલ પ્લેન સાથે લંબરૂપ હોય છે તેથી બિંદુ હંમેશા ત્યાં રહેશે જ્યારે આપણે ફેરવીશું ત્યારે આ લાઇન દેખાશે તો તે દૃશ્યમાન લાઇન આ છે તો પણ આપણે હંમેશાં ધાર જોઈએ છીએ કે ધાર એ સાથે જાય છે અને c ની ધાર પણ જે પણ c થી o ધાર સુધી હોય છે આપણે ત્યાં તેને વિઝ્યુઅલાઈઝ કરવાની સ્થિતિમાં હોઈશું એ જ રીતે b થી o ધાર આપણે તે જોશું અને a થી o આપણે તેને ઉપરના દેખાવમાં થી જોવાની સ્થિતિમાં હોઈશું તેથી તે એક તે રીતે જાય છે અને આ બધી બાબતો બીજી બાજુના મેપ પર આ બિંદુઓ છે જો આપણે કાળજીપૂર્વક જોઈએ તો a a d થી d c થી c b થી b અને e જોતા નથી જે નીચેના તળિયે છે અને તે દેખાતા નથી તેથી તે જ કારણ છે કે આપણે તેને કૌંસમાં બતાવીએ છીએ એ જ રીતે જો આ એક આ ધાર વસ્તુઓમાંની એક e બિંદુ છે જો તે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલી છે તો પછી આપણે સીધા જ ઉપરના દેખાવમાં a b c d પોઇન્ટ જોશું અને o બિંદુ ત્યાં લાઇનો દ્વારા જોડાયેલા હશે આ b o લાઇન અને c o લાઇન હંમેશાં દૃશ્યમાન રહેશે તેથી આપણી પાસે આં સતત લાઇનો હશે જે દેખાતું નથી તે આ o થી e છે કારણ કે પ્રિઝમ તેના માટે આં કારણે આપણે તેને ડેશડ લાઇનો દ્વારા બતાવીએ છીએ તેથી તમારો ખૂબ ખૂબ આભાર અને આગલા વર્ગમાં આપણે ઘન પદાર્થોના આ પ્રોજેક્શન્સ વિશે વધુ શીખીશું